આજે આ વ્યાખ્યાનમાં આપણે સિંગ્યુલારિટી ફંક્શન્સ વિશે ચર્ચા કરીશું આ ફંક્શન્સ શું છે અને આપણે જોઈશું કે આપણે સર્કિટ એનાલિસીસ માં આ ફંક્શન્સનો ઉપયોગ કેવી રીતે કરીશું સિંગ્યુલારિટી ફંક્શન્સ શું છે સિંગ્યુલારિટી ફંક્શન્સ એ તેવા ફંક્શન્સ છે જે કાં તો ડિસકન્ટિન્યુઅસ હોય છે અથવા ડિસકન્ટિન્યુઅસ ડેરિવેટિવ્ઝ વાળા હોય છે હવે સિંગ્યુલારિટી ફંક્શનની મૂળભૂત સમજ તમને ઈન્ડિપેંડેંટ વોલ્ટેજ અથવા કરંટ સોર્સ ની અચાનક એપ્લિકેશન ની પ્રથમ ઓર્ડર સર્કિટનો રિસ્પોન્સ સમજવામાં મદદ કરશે તેથી સર્કિટમાં જો તમે જોશો જ્યારે તમે વોલ્ટેજ અથવા કરંટ સોર્સ એપ્લાય કરો છો ત્યારે તે અચાનક લાગુ પડે છે ધારો કે તમે સર્કિટને સ્વીચ દ્વારા વોલ્ટેજ સોર્સથી કનેક્ટ કરી રહ્યાં છો અને પછી તમે સ્વીચને ચાલુ કરો છો એટલે કે તમે મૂળરૂપે સર્કિટમાં અચાનક જ વોલ્ટેજ સોર્સ ઉમેરી રહ્યા છો તો આ સર્કિટમાં કરંટનો અચાનક ઉમેરો થાય છે આને તમે ગાણિતિક ફંક્શન ની મદદથી રિપ્રેઝેન્ટ કરી શકો છો તો આપણે જોઈશું કે આપણે ગાણિતિક ફંક્શનની મદદથી આ ફિનોમિના ને કેવી રીતે રિપ્રેઝેન્ટ કરી શકીએ બીજો ફિનોમિના એ છે કે જ્યારે પણ તમે કોઈ વોલ્ટેજ એપ્લાય કરો છો ત્યારે અચાનક કોઈ સર્જ આવી શકે છે અથવા થોડા સમય માટે કોઈ ઘટના બની શકે છે તમને સર્કિટમાં સર્જ પ્રકારના વોલ્ટેજ દેખાઈ શકે છે આ પણ સર્કિટમાં બનતી એક પ્રેક્ટીકલ ઘટના છે પછી આપણે જોઈશું કે આપણે કેવી રીતે આ ઘટનાને ગાણિતિક ફંક્શનમાં સમાનરૂપે રિપ્રેઝેન્ટ કરી શકીએ જેથી આપણે તેનો ઉપયોગ આપણા સર્કિટ એનાલિસીસમાં કરી શકીએ તો ચાલો જોઈએ કે આપણે સર્કિટ થિયરી માં જે સિંગ્યુલારિટી ફંક્શન્સનો ઉપયોગ કરીએ છીએ તે યુનિટ ઇમ્પલ્સ યુનિટ સ્ટેપ અને યુનિટ રેમ્પ ફંક્શન છે જ્યારે તમે સર્કિટમાં અચાનક વોલ્ટેજ સોર્સ એપ્લાય કરો છો તેનો અર્થ એ છે કે તમે સર્કિટમાં યુનિટ સ્ટેપ ઉમેરી રહ્યા છો એ જ રીતે જ્યારે સર્કિટમાં અચાનક સર્જ આવે છે ત્યારે તમે કહી શકો છો કે તે યુનિટ ઈમ્પલ્સ છે જે સર્કિટ પર એપ્લાય કરવામાં આવે છે અને પછી જો સર્કિટમાં વોલ્ટેજ ધીરે ધીરે વધતો હોય તો તે યુનિટ રેમ્પ ફંક્શનથી રજુ થઈ શકે છે હવે આ યુનિટ સ્ટેપ ફંક્શન સ્વીચિંગ સિગ્નલ્સ માટે એક સારું એપ્રોક્સીમેશન હોઈ શકે છે જે સર્કિટમાં સ્વીચિંગ ઓપરેશન સાથે ઉદ્ભવે છે અને તે ખાસ કરીને RC અને RL સર્કિટના સ્ટેપ રિસ્પોન્સ જેવા કેટલાક સર્કિટ ફિનોમિના ના સારા અને ટૂંકા વર્ણનમાં ખૂબ મદદરૂપ થાય છે તેથી આપણી ચર્ચાના પછીના સેશન માં આપણે તે સમજવાનો પ્રયત્ન કરીશું કે જ્યારે તમે સર્કિટ પર સ્ટેપ રિસ્પોન્સ એપ્લાય કરો ત્યારે સર્કિટ રિસ્પોન્સનું શું થશે તો આ મહત્વપૂર્ણ પ્રવૃત્તિ હશે જેને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું તે પહેલાં ચાલો આપણે સમજવાની કોશિશ કરીએ કે જેનો આપણે અહીં ઉલ્લેખ કર્યો છે તે વિવિધ ફંક્શન્સ કયા છે જેમ કે યુનિટ સ્ટેપ યુનિટ ઇમ્પલ્સ અને યુનિટ રેમ્પ ફંક્શન્સ તો ચાલો હવે જોઈએ યુનિટ સ્ટેપ ફંક્શન શું છે સમય t ના નેગેટીવ મૂલ્ય માટે યુનિટ સ્ટેપ ફંક્શન 0 અને સમય t ના પોઝિટિવ મૂલ્ય માટે તે 1 છે તો તમે જોશો કે સમય t 0 કરતા ઓછો હોય તો ફંકશન વેલ્યુ 0 છે અને અચાનક સમય t 0 કરતા વધારે થાય તો ફંકશન વેલ્યુ 1 થાય છે તો આ પ્રકારનાં ફંક્શનને યુનિટ સ્ટેપ ફંક્શન કહેવામાં આવે છે ગાણિતિક રૂપે આપણે તેને કેવી રીતે રિપ્રેઝેન્ટ કરીએ આપણે કહી શકીએ કે સમય t 0 માટે યુનિટ સ્ટેપ ફંક્શન 0 છે અને t 0 માટે યુનિટ સ્ટેપ ફંક્શન 1 છે હવે સમજવા જેવી અગત્યની વાત એ છે કે યુનિટ સ્ટેપ ફંક્શન એ સમયે t 0 માટે અવ્યાખ્યાયિત છે કારણકે તે 0 થી 1 માં અચાનક બદલાય છે અને તેથી જ તેને સિંગ્યુલારિટી ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે તે સાઈન અને કોસાઇન જેવા ગાણિતિક ફંક્શનની જેમ પરિમાણહીન છે હવે જો કોઈક સમય t0 ના બદલે tt0 પર અચાનક ફેરફાર થાય છે જયાં t00 છે તો સમય t0 પર યુનિટ સ્ટેપ ફંક્શન 1 બનશે તો યુનિટ સ્ટેપ ફંક્શન કેવું દેખાશે આ કિસ્સામાં સમય t0 સુધી તેનું મૂલ્ય 0 હશે અને t0પછી મૂલ્ય 1 મળશે t0 માટે તે અવ્યાખ્યાયિત છે જેથી ત્યાં એક ડોટેડ લાઇન બતાવવામાં આવેલી છે તો ગાણિતિક રીતે તમે તેને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરશો તમે કહી શકશો કે tt0 માટે u0 છે અને tt0 માટે u1 છે તો આ કિસ્સામાં આપણે શું કહી શકીએ આપણે કહી શકીએ કે યુનિટ સ્ટેપ t0 સેકન્ડ થી ડીલે થાય છે તો તે t0 સેકન્ડ થી ડીલે થાય છે કારણકે તે 0 થી શરૂ થતું નથી તે સમય t0 થી શરૂ થઈ રહ્યું છે જો તમે t ને t0 થી બદલો તો યુનિટ સ્ટેપ ફંક્શન હવે utt00 બનશે જયાં t t0છે અને t t0 માટે utt01 થશે તો આ રીતે તમે કહી શકો છો કે યુનિટ સ્ટેપ ફંક્શન t0 સેકંડ દ્વારા આગળ છે હવે સ્ટેપ ફંક્શનનો ઉપયોગ વોલ્ટેજ અથવા કરંટમાં અચાનક ફેરફારને રિપ્રેઝેન્ટ કરવા માટે થાય છે તેથી જ્યારે પણ તમે કેટલીક સ્વિચિંગ ગોઠવણી દ્વારા સર્કિટમાં વોલ્ટેજ અથવા કરંટ એપ્લાય કરો છો તો તમે સર્કિટમાં અચાનક સોર્સ એપ્લાય કરો છો અને તે યુનિટ સ્ટેપ ફંક્શનની મદદથી રિપ્રેઝેન્ટ થાય છે કારણ કે વોલ્ટેજનું મૂલ્ય 1 નહીં હોય તે કંઈક મૂલ્યનું હશે તેથી તમે સરળતાથી કહી શકશો કે તે એક સ્ટેપ ફંક્શન છે તે સામાન્ય રીતે કંટ્રોલ સિસ્ટમ અને ડિજિટલ કમ્પ્યુટર્સ ની સર્કિટમાં જોવા મળશે તે જ રીતે તમે સ્ટેપ ફંક્શન ની એપ્લિકેશન ઇલેક્ટ્રિકલ સર્કિટમાં પણ જોશો હવે જો તમે સર્કિટ પર સ્ટેપ વોલ્ટેજ એપ્લાય કરો તો તમે આ ફંક્શનની મદદથી આ ફિનોમિનાને રિપ્રેઝેન્ટ કરી શકો છો તમે કેવી રીતે રિપ્રેઝેન્ટ કરશો તમે કહી શકો છો કે v0 જયાં tt0 છે અને v1 જયાં tt0 છે તો તમે યુનિટ સ્ટેપ ફંક્શનના સંદર્ભમાં vV0uસમીકરણથી પણ રિપ્રેઝેન્ટ કરી શકો છો તો આ એક યુનિટ સ્ટેપ ફંક્શન છે પછી જો tt0 0 હશે તો v એ સ્ટેપ વોલ્ટેજ V0u છે હવે વોલ્ટેજ સોર્સ V0u જે આકૃતિમાં બતાવવામાં આવ્યો છે તે ટર્મિનલ્સ a અને b વચ્ચે એપ્લાય કરવામાં આવે છે આ તે કન્ડીશન છે જેને તમે સર્કિટમાં સ્વિચની મદદથી રિપ્રેઝેન્ટ કરો છો તો સર્કિટ આ રીતે રિપ્રેઝેન્ટ થાય છે અને આ સ્વીચ છે જેને તમે શરૂઆતમાં આ સ્થિતિ પર મૂકી શકો છો તો સર્કિટ આવી હશે અને સમય t0 હશે જ્યારે તમે આ ટર્મિનલમાંથી આ ટર્મિનલ પર સ્વીચ એપ્લાય કરો છો તો અપડેટ કરેલી સર્કિટ અલગ હશે તેથી જો તમે આ એપ્લાય કરો અને આ કનેક્શન છે તો પછી આ પોઇન્ટ થી કનેક્ટ કરવા ફોર્સ કરવામાં આવશે અને તમારી સર્કિટ આના જેવી હશે તો આ સ્વિચ છે જો તમે આ સ્વિચને આ બાજુ મુકો તો પછી તે સ્વિચિંગ ઇવેન્ટ પછી સર્કિટ આવી બની જશે તેથી આને આ રીતે રિપ્રેઝેન્ટ કરી શકાય છે યુનિટ સ્ટેપ રિસ્પોન્સ ને સ્વીચિંગ ઇવેન્ટ સાથે આ રીતે રિપ્રેઝેન્ટ કરી શકાય છે તેને સર્કિટમાં સ્વીચની મદદથી રિપ્રેઝેન્ટ કરી શકાય છે તો આપણે કહી શકીએ છીએ કે જ્યારે સમય t0 હોય ત્યારે સ્વીચને આ સ્થિતિમાંથી આ સ્થિતિ પર કરી દેવામાં આવે છે તેથી તે t0 કંડીશન પર થશે ટર્મિનલ ab ની એક્રોસ મા વોલ્ટેજ V0થઈ જશે તેથી તમે વોલ્ટેજને આ રીતે રિપ્રેઝેન્ટ કરશો એ જ રીતે કરંટ માટે ધારો કે કરંટ સોર્સ I0u છે તો I0u કરંટ સોર્સ છે જે a અને b ની વચ્ચે જોડાયેલ છે હવે જો તમે આને સ્વિચ દ્વારા રિપ્રેઝેન્ટ કરવા માંગતા હો તો સર્કિટ આ હશે હવે આપણે શું કરી રહ્યા છીએ શરૂઆતમાં તે આના જેવું છે સર્કિટ જોડાયેલ છે તેથી a અને b વચ્ચેનો કરંટ 0 છે અને t સમય પર જ્યારે તમે સ્વિચ ઓપન કરો અને અહીંથી અહીં જોડો ત્યારે સર્કિટ આવી થઈ જશે તેથી આના પ્રમાણે સર્કિટમાં વોલ્ટેજ તેમજ કરંટ સોર્સ માટે યુનિટ સ્ટેપ રિસ્પોન્સને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે રિપ્રેઝેન્ટ કરી શકાય છે હવે યુનિટ સ્ટેપ ફંક્શનનું ડેરિવેટિવ એ યુનિટ ઇમ્પલ્સ ફંક્શન છે સામાન્ય રીતે તમે તેને તરીકે રિપ્રેઝેન્ટ કરી શકો છો તો તમે કેવી રીતે રિપ્રેઝેન્ટ કરશો એ યુનિટ સ્ટેપ ફંક્શનનું ડેરિવેટિવ છે અને જ્યારે સમય t એ 0 કરતા ઓછો હોય ત્યારે તે 0 તરીકે રિપ્રેઝેન્ટ થાય છે અને જયારે t એ 0 કરતા વધારે હોય ત્યારે પણ તે 0 હોય છે કારણકે જ્યારે સમય 0 કરતા વધારે હોય છે ત્યારે યુનિટ સ્ટેપ ફંક્શન 1 છે તેથી તે અચળ મૂલ્યનું ડેરિવેટિવ 0 થાય છે તો t0 અને t0 માટે તે 0 હશે સમય t0 માટે તે અવ્યાખ્યાયીત હશે તો આ લાક્ષણિકતા ને કારણે આ સિંગ્યુલારિટી ફંક્શન બનશે સામાન્ય રીતે યુનિટ ઇમ્પલ્સ ફંક્શનને આપણે ડીરેક ડેલ્ટા ફંક્શન પણ કહીએ છીએ અને અહીં તે આકૃતિમાં બતાવ્યુ છે અહીં તમે જોશો કે ટાઇમ સ્કેલ માં માત્ર 1 ઈમ્પલ્સ પ્રકારની પ્રવૃત્તિ છે જે સમય t0 પર છે કારણકે ત્યાં તે અવ્યાખ્યાયીત છે અન્યથા તેનું મૂલ્ય 0 છે તો યુનિટ ઇમ્પલ્સ ફંક્શન એ t0 સિવાય બધે જ 0 છે કારણકે t0 પર તે અવ્યાખ્યાયીત છે હવે સ્વિચિંગ ઓપરેશન અથવા કોઈ ઈમ્પલ્સિવ સોર્સ ને લીધે ઇલેક્ટ્રીક સર્કિટમાં ઈમ્પલ્સ કરંટ અને વોલ્ટેજ થાય છે તેથી જ્યારે તમે સર્કિટમાં વોલ્ટેજ સોર્સ એપ્લાય કરો છો ત્યારે સર્કિટમાં ઈમ્પલ્સ ઉત્પન્ન થશે આ ફિનોમિનાને યુનિટ ઈમ્પલ્સ ફંક્શનની મદદથી પણ રિપ્રેઝેન્ટ કરી શકાય છે જેમ આપણે આદર્શ વોલ્ટેજ સોર્સ અને આદર્શ કરંટ સોર્સ જેવા આદર્શ સોર્સના કિસ્સામાં જોયું છે તેમ યુનિટ ઈમ્પલ્સ ફંક્શન ભૌતિક રીતે રિયલાઈઝેબલ નથી પ્રેક્ટિકલી આપણી પાસે આદર્શ વોલ્ટેજ સોર્સ અથવા આદર્શ કરંટ સોર્સ જેવું કંઈ નથી એ જ રીતે આદર્શ રેઝિસ્ટર અસ્તિત્વમાં નથી પરંતુ આ ફિનોમિના ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આપણે આપણી ગણતરીઓ અને સર્કિટ એનાલિસીસમાં મોટા પ્રમાણમાં આનો ઉપયોગ કર્યો છે એ જ રીતે યુનિટ ઇમ્પલ્સ ફંક્શનનો ઉપયોગ આપણા સર્કિટ એનાલિસીસ માટે પણ થઈ શકે છે અને તે ખૂબ મહત્વનું ગાણિતિક ટૂલ છે હવે યુનિટ ઇમ્પલ્સને સર્કિટમાં એપ્લાય કરેલા અથવા પરિણમેલા શોક તરીકે પણ ગણી શકાય છે તેને કદાચ એકમ ક્ષેત્રના ખૂબ ટૂંકા ગાળાના પલ્સ તરીકે વિઝ્યુલાઇઝ્ કરી શકાય છે તેથી ગાણિતિક રીતે તમે તેને કેવી રીતે રિપ્રેઝેન્ટ કરશો ગાણિતિક રીતે તમે તેને 0 0 dt 1 થી રિપ્રેઝેન્ટ કરી શકો છો તો આ રીતે તમે યુનિટ ઇમ્પલ્સ અથવા ડિરેક્ટ ડેલ્ટા ફંક્શનને રિપ્રેઝેન્ટ કરી શકો છો અહીં t 0 એ t 0 પહેલાનો સમય સૂચવે છે અને t 0 એ t 0 પછીનો સમય સૂચવે છે એકમ ક્ષેત્રનું મૂલ્ય એ ઇમ્પલ્સ ફંક્શન ની સ્ટ્રેન્થ તરીકે ઓળખાય છે તો જ્યારે ઇમ્પલ્સ ફંક્શનમાં યુનિટી સિવાયની સ્ટ્રેન્થ હોય છે ત્યારે ઇમ્પલ્સનું ક્ષેત્ર તેની સ્ટ્રેન્થ જેટલું જ હોય છે દાખલા તરીકે જો ઇમ્પલ્સ ફંક્શન 10 છે આનો અર્થ એ થાય છે કે તેનું ક્ષેત્ર 10 ની બરાબર છે તો તમે તેને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરશો તમે કેટલાક સ્કેલ સાથે તેને રિપ્રેઝેન્ટ કરશો અને આ આકૃતિમાં તમે સરળતાથી જોઈ શકો છો કે આ 10 નું મૂલ્ય છે આ 5 t2નું મૂલ્ય છે જો તમે યુનિટ સ્ટેપ સાથે આની સરખામણી કરો જેની આપણે ચર્ચા કરી છે તો આ થોડા સમયથી આગળ છે તે જ રીતે અહીં પણ તે 2 સેકંડથી આગળ છે તેથી જ યુનિટ ઇમ્પલ્સ ફંક્શનનું મૂલ્ય 5 t2છે ત્રીજા ફંક્શનમાં 3 સેકંડનો ડિલેય છે તેથી તે માયનસ માં છે મૂલ્ય પણ નેગેટીવ છે અને આ ફંક્શનનું મૂલ્ય 4 છે હવે આ ઇમ્પલ્સ ફંક્શન અન્ય ફંક્શન્સને કેવી અસર કરે છે ચાલો જોઈએ કે જ્યારે તમે ઇમ્પલ્સ ફંક્શનને કોઈ અન્ય ફંક્શન સાથે ક્લબ કરો છો ત્યારે શું થાય છે તો ધારો કે ફંકશન f એ ડેલ્ટા ફંક્શન સાથે જોડાયેલું છે ચાલો આપણે a થી b સુધી f નું સંકલન કરીએ તમે જોઈ શકો છો કે એક્સપ્રેશન એ સમય tt0 સિવાય 0 છે તો આનો અર્થ એ છે કે ઇન્ટિગ્રેન્ડ સમય tt0 સિવાય 0 છે તેથી તમે આ ફંકશનને f તરીકે સરળ બનાવી શકો છો તો તમને આખરે t0સમય પર f નું મૂલ્ય મળે છે તો જ્યારે પણ તમે યુનિટ ઇમ્પલ્સ ફંક્શનને કોઈ અન્ય ફંક્શન સાથે સાંકળો છો ત્યારે તે સંયુક્ત ફંક્શનની વેલ્યુ સમય tt0 પરની ફંકશન વેલ્યુ બની જશે તો આ બતાવે છે કે જ્યારે ફંક્શનને ઇમ્પલ્સ ફંક્શન સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવે છે ત્યારે આપણે ફંક્શનનું મૂલ્ય એ પોઇન્ટ પર મેળવીએ છીએ જ્યાં ઇમ્પલ્સ આવે છે અને આ ઇમ્પલ્સ ફંક્શનની ખૂબ જ ઉપયોગી પ્રોપર્ટી જેને સેમ્પલિંગ અથવા શિફટિંગ પ્રોપર્ટી તરીકે ઓળખવામાં આવે છે તો જ્યારે તમે કોઈ ફંકશનને સેમ્પલ કરવા માંગતા હો ત્યારે તમે ઇમ્પલ્સ ફંક્શનને તે ફંક્શન સાથે મલ્ટીપલ ઈન્ટરવલ્સ થી સાંકળશો પછી તમને તે ફંક્શનના સેમ્પલ વિવિધ સમય અંતરાલો પર મળશે તો આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોપર્ટી છે અને આપણે સિગ્નલ પ્રોસેસિંગ માં મોટા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ ચાલો હવે આપણે ત્રીજુ ફંકશન સમજીએ જે યુનિટ રેમ્પ ફંક્શન છે હવે જો તમે યુનિટ સ્ટેપ ફંક્શનને ઇન્ટિગ્રેટ કરો યુનિટ ઇમ્પલ્સ ફંક્શનના કિસ્સામાં આપણે યુનિટ સ્ટેપ ફંક્શનને ડિફરેન્શિઍટ કર્યું હતું અહીં આપણે યુનિટ સ્ટેપ ફંક્શનને ઇન્ટિગ્રેટ કરી રહ્યા છીએ જ્યારે તમે ઇન્ટિગ્રેટ કરશો ત્યારે તમને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે યુનિટ રેમ્પ ફંક્શન મળશે હવે તમે જોઈ શકો છો કે યુનિટ રેમ્પ ફંક્શનને r tu dtt u થી વ્યાખ્યાયિત કરી શકો છો આવું છે કારણકે 0 કરતા ઓછા સમય માટે u એ 0 છે અને t0 માટે એ 1 છે તો તમે યુનિટ રેમ્પ ફંક્શનને t0 માટે 0 અને t0 માટે t તરીકે વ્યાખ્યાયિત કરી શકો છો તો આ t ને કારણે સમય t 1 પર તમે રેમ્પ જોશો તમને રેમ્પનું મૂલ્ય 1 મળશે તો ફંક્શનને આ ગ્રાફ દ્વારા રિપ્રેઝેન્ટ કરવામાં આવશે જે તમે આ આકૃતિમાં જોઈ રહ્યાં છો તેથી t ની નેગેટીવ વેલ્યુઝ માટે યુનિટ રેમ્પ ફંક્શન 0 છે અને t ની પોઝિટિવ વેલ્યુ માટે તે યુનિટ સ્લોપ છે હવે સામાન્ય રીતે રેમ્પ એ એક ફંક્શન છે જે કોન્સ્ટન્ટ રેટ પર બદલાય છે યુનિટ રેમ્પ ફંક્શન વિલંબિત અથવા એડવાન્સ થઈ શકે છે જે આપણે યુનિટ સ્ટેપ અને યુનિટ ઇમ્પલ્સના કિસ્સામાં પણ જોયું છે તેથી અહીં પણ તમે આગળ અથવા વિલંબિત કરી શકો છો જ્યારે તમે સમય t0 સાથે વિલંબિત કરો છો ત્યારે તમને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે રેમ્પ ફંક્શન t t0 મળે છે જ્યારે તમે એડવાન્સ લ્યો છો ત્યારે રેમ્પ t0 થી શરૂ થશે અને રેમ્પ ફંક્શન rtt0થશે તો અગત્યની વાત જે તમે અહીં જોઈ શકો છો એ તે છે કે સમય t 1 પર તમને યુનિટ રેમ્પનું મૂલ્ય મળશે ચાલો આપણે અત્યાર સુધી જે ચર્ચા કરી છે તેનો સારાંશ આપવાનો પ્રયત્ન કરીએ વિલંબિત રેમ્પ માટે તમે કહી શકો છો કે સમય tt0 માટે મૂલ્ય 0 હશે જ્યારે વિલંબિત રેમ્પ ફંક્શન વ્યાખ્યાયિત કરવામાં આવે છે સમય tt0 માટે તે t t0 હશે જ્યારે તમે એડવાન્સ યુનિટ રેમ્પ ફંક્શન rtt0 ને વ્યાખ્યાયિત કરો છો ત્યારે તમે લખી શકો છો કે સમય t t0 માટે મૂલ્ય 0 હશે અને સમય tt0 માટે તે tt0 હશે તો હવે તમે યુનિટ ઇમ્પલ્સ માટે સારાંશ આપી શકો છો કે તમે લખી શકો છો કે યુનિટ ઇમ્પલ્સ એ યુનિટ સ્ટેપ ફંક્શનનું ડેરિવેટિવ છે અને યુનિટ સ્ટેપ ફંક્શન એ યુનિટ રેમ્પ ફંક્શનનું ડેરિવેટિવ છે એ જ રીતે યુનિટ રેમ્પ એ યુનિટ સ્ટેપ ફંક્શનનું ઇન્ટિગ્રેશન છે અને યુનિટ સ્ટેપ ફંક્શન એ યુનિટ ઇમ્પલ્સ ફંક્શનનું ઇન્ટિગ્રેશન છે તો તમે કહી શકો છો કે આ 3 ફંક્શન આપણે જેની ચર્ચા કરી તે ફંક્શનના ડેરિવેટિવ અથવા ઇન્ટિગ્રેશન છે તો ચાલો હવે આપણે સર્કિટનો સ્ટેપ રિસ્પોન્સ શરૂ કરીએ કારણકે આપણે બેઝિક ફંક્શન ને સમજી ચૂક્યા છીએ જેને સિંગ્યુલારિટી ફંક્શન કહેવામાં આવે છે યુનિટ સ્ટેપ ફંક્શન ખૂબ મહત્વનું છે કારણકે જ્યારે આપણે કોઈ RC સર્કિટના સ્ટેપ રિસ્પોન્સ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે કહી શકીએ છીએ કે જ્યારે આપણે વોલ્ટેજને એપ્લાય કરીએ તેનો અર્થ છે કે આપણે સર્કિટમાં સોર્સને અપાતા સ્ટેપ ઇનપુટ વિશે વાત કરીએ છીએ તેથી સ્ટેપ રિસ્પોન્સ એ સર્કિટનો એવો રિસ્પોન્સ છે જે DC વોલ્ટેજ અથવા કરંટ સોર્સની અચાનક એપ્લાય કરવાના કારણે મળે છે ચાલો આપણે અહીં સર્કિટ જોઈએ હવે જો તમે ડાબી બાજુની સર્કિટ જોશો ત્યાં તમે સમય t 0 પર સર્કિટને સ્વીચ ઓન કરો છો જ્યારે તમે સર્કિટને સ્વીચ ઓન કરો છો ત્યારે તે આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણેની સર્કિટ થશે તેથી તમે કહી શકો છો કે VS એ યુનિટ સ્ટેપ છે કારણકે આ યુનિટ સ્ટેપ સ્વીચ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી રહ્યું છે અહીં VS કોન્સ્ટન્ટ છે કારણકે તમે કોન્સ્ટન્ટ DC વોલ્ટેજ સોર્સ એપ્લાય કરી રહ્યા છો તે પછી આપણે સર્કિટ રિસ્પોન્સ તરીકે કેપેસિટર વોલ્ટેજ પસંદ કરીએ છીએ જે આપણે શોધવાનો છે તેથી તે શોધવા માટે ચાલો માની લઈએ કે કેપેસિટર શરૂઆતમાં વોલ્ટેજ V0 સાથે ચાર્જ કરવામાં આવે છે જ્યારે તમે કહો છો કે તે વોલ્ટેજ V0 થી ચાર્જ કરવામાં આવે છે આપણે કહી શકીએ છીએ કે સમય t 0 પર અથવા સમય t 0 પર વોલ્ટેજ V0 જ રહેશે કારણકે કેપેસિટરમાં તુરંત જ વોલ્ટેજ બદલાઈ શકતો નથી તેથી t 0 પર સ્વિચિંગ થાય તે પહેલાં જ કેપેસિટરની એક્રોસના વોલ્ટેજ અને સ્વીચિંગ થયા પછી તરત જ t 0 પર વોલ્ટેજ V0 જ રહેશે હવે જો તમે આ સર્કિટમાં KCL એપ્લાય કરો તો તમને શું મળશે ચાલો આપણે આને નોડ a તરીકે લઈએ અને અહીં આ કરંટ iR છે અને આ કરંટ iC છે તો તમે કહી શકો કે iRiC0 છે iC નું મૂલ્ય શું છે અહીં iCC dVdtછે કારણકે આ નોડની એક્રોસના વોલ્ટેજ છે પછી iR ને આ રીતે લખી શકાય iR v VS u R આને સ્લાઈડ માં દર્શાવ્યા પ્રમાણે ફરીથી આ રીતે પણ લખી શકાય તેથી હવે તમારી પાસે સમીકરણ dvdt v VSRCછે આને dvv VS dtRC લખીને સરળ બનાવી શકાય છે પછી બંને બાજુએ પ્રારંભિક સ્થિતિનો ઉપયોગ કરી ઇન્ટિગ્રેટ કરીએ પ્રારંભિક સ્થિતિ શું હતી કેપેસિટરની એક્રોસના વોલ્ટેજ સમય t 0 પર 0 હોય છે તેથી આપણે તે એપ્લાય કરીએ આપણે તે પ્રારંભિક સ્થિતિનો ઉપયોગ કરીએ છીએ અને બંને બાજુએ ઇન્ટિગ્રેશન કરીએ છીએ આપણને આ સ્લાઈડમાં દર્શાવ્યા મુજબ સમીકરણ મળશે અને જયારે તમે બંને બાજુ એક્સ્પોનેન્શિયલ લેશો તમને v VSV0 VSe tRCe t RC મળશે તો જયારે આપણે સોર્સ ફ્રી RC સર્કિટ રિસ્પોન્સ વિષે ચર્ચા કરી રહ્યા હતા આપણે કહ્યું હતું કે એ ટાઈમ કોન્સ્ટન્ટ છે અને RC છે તો સ્લાઇડ્સમાં બતાવ્યા પ્રમાણે આને સરળ કરવામાં આવ્યુ છે હવે આ સ્થિતિ જયારે સમય t 0 હોય ફક્ત ત્યારે જ માન્ય છે જયારે સમય t 0 હોય ત્યારે મૂલ્ય કેપેસિટરની એક્રોસના પ્રારંભિક વોલ્ટેજ જેટલું જ હોય છે જે V0 છે તેથી આપણે શું કહી શકીએ કે જ્યારે આપણે RC સર્કિટ પર સ્ટેપ ઇનપુટ એપ્લાય કરીએ ત્યારે કેપેસિટર જે શરૂઆતમાં V0 વોલ્ટેજ સાથે ચાર્જ કરવામાં આવતું હતું તેમાં વોલ્ટેજ સમય t 0 હોય ત્યાં સુધી એટલો જ રહેશે અને જ્યારે સમય t 0 થશે ત્યારે મૂલ્ય VS e tસમીકરણ ની મદદથી ગણી શકાય છે અને આને DC વોલ્ટેજ સોર્સની અચાનક એપ્લિકેશન માટે RC સર્કિટના સંપૂર્ણ રિસ્પોન્સ તરીકે ઓળખવામાં આવે છે જેમાં ધારણા છે કે કેપેસિટર શરૂઆતમાં ચાર્જડ છે તો આ સાથે આપણે આજનું વ્યાખ્યાન સમાપ્ત કરીએ છીએ આપણે આ આગળના વ્યાખ્યાનમાં ચાલુ રાખીશું જ્યાં આપણે RC સર્કિટ્સ સાથે સંબંધિત થોડા વધુ કોન્સેપ્ટ્સ ની ચર્ચા કરીશું આપણે કેટલાક ઉદાહરણો જોઈશું અને ત્યારબાદ આપણે RL સર્કિટ પર આગળ વધીશું